તો તે જ આંકડા સાથે આપણે ફરીથી પાછા આવ્યા છીએ આમ Z જાણો આ એક શ્રેણી RLC સર્કિટ છે તે R j L 1ω C ω મેં કહ્યું કે તે 40 છે કારણ કે sin ω t આમ ω એ 40 છે આમ એક L ω a L ને 0 2 હેનરી આપવામાં આવે છે આમ એL ω 1ω C ω એ 40 અને C એ 0 0014 ફેરાડે છે આમ તે ખરેખર 10 j 10 Ω છે આમ 14 14 ખૂણો 40 o કારણ કે તે 10 j 10 આમ r તેને શું કહે છે √ oveR10 2 10 2 પરિમાણ અને તે 10 √ 2 આમ 10 √ 2 એ 14 14 હશે અને ખૂણો tan inverse r r શું છે 10 કારણ કે તે 10 j 10 છે તો તે tan inverse r 1 છે 45 o છે આમ જ આ ખૂણો 45 o છે આમ હું તેને સમજાવું છું આમ આ મારી ઈમ્પીડન્સ Z છે આ જ મારો Z છે હવે આમ i t તે સમયની દ્રષ્ટિએ ઉલ્લેખિત હોવાથી તે પ્રથમ દેખાય છે આમ sin ω t નો ઉપયોગ કરવો પડશે આમ i t r આ 100 sin 40 t છે આમ 100 sin 40 t ભાગ્યા Z14 14 ખૂણો 45 કારણ કે વોલ્ટેજ કરંટ વોલ્ટેજ ઈમ્પીડન્સ છે આમ તે 7 1 છે જો 100 r ને વિભાજીત કરો તો આ ખરેખર 7 07 જેટલું બનશે કારણ કે તે 100 વિભાજિત 10 √ 2 છે આમ તે 10 √ 2 થઈ રહ્યું છે જે 10 0 707 છે કારણ કે 1 √ 2 જે છે ખરેખર 7 આમ તે 7 07 છે મેં 7 1 છે અને આ ખૂણો r છે જેને આ ખૂણો 45 o છે આમ મૂળભૂત રીતે તે sin 40 t 45 o છે તેને કેવી રીતે સાચું બનાવ્યું આમ ચાલો હું તેને સમજાવું આમ જ્યારે પણ જ્યારે પણ r ફેઝર જથ્થો બનાવો ઉદાહરણ તરીકે આ તે મારું છે જે મારા વોલ્ટેજ છે આ મહત્તમ વોલ્ટેજ છે જો RMS મૂલ્યને આ રીતે લે છે તો તે 100 √ 2 બરાબર હશે 100 √ 2 કે તે 50 √ 2 વોલ્ટછે તે ઈમ્પીડંસ 10 √ 2 છે ખરેખર મેં 10 કહ્યું 10 j 10 નો અર્થ 10 √ 2 છે આમ કરંટ જે હશે તેને 50 √ 210 √ 2 5 એમ્પીયર આ કરંટ નું મારું RMS મૂલ્ય છે જો આ મારું RMS મૂલ્ય છે જો √ 2 ને ગુણાકાર કરો તો તે 7 07 થશે હમણાં મને તે સમજાવા દો તેનો અર્થ છે અને તેનો અર્થ એ છે કે જ્યારે ફેઝર પદમાં લખવું આમ i છે તે 50 √ 2 છે તે sin 40 t છે આમ sin ω t θ અહીં θ એ 0 નથી આમ તે 50 √ 2 ખૂણો 0 o હશે અને આ એક 14 14 ને 10 √ 2 ખૂણો 45 o લખી શકે છે તેનો અર્થ એ કે આ એક ખરેખર √ 2 √ 2 રદ થશે તે 5 ખૂણો 45 o હશે કારણ કે ખૂણો 0 o ખૂણો 45 o તે આગળ વધશે sin આમ તે 0 o 45 o ખૂણો ખૂણો 45 o હશે આમ આ જ કારણ છે કે આ કરંટ ખરેખર RMS મૂલ્ય હશે 5 ખૂણો 45 o હવે તે મને સ્પષ્ટ કરવા દો આમ કરંટ i 5 ખૂણો 45 o બરાબર હવે તે મહતમ મૂલ્ય 5 √ 2 ની હશે જે 7 07 છે આ મહતમ મૂલ્ય છે અને જો તેને r માં મૂકવા માંગતા હો તો પદમાં શું કરો આમ તે ખૂણો 45 o છે એટલે કે તે sin ω t અને 45 o હશે આમ 7 07 મેં આને 7 1 જેટલું મૂલ્ય 7 07 બરાબર બનાવ્યું છે આમ પરંતુ 7 1 જેટલું બરાબર છે આમ આમ જ તે કરી રહ્યાં છે તે 7 07 sin 40 t 45 o છે આમ તે બનાવવામાં આવ્યું છે આશા છે કે આ એક બરાબર સમજી ગયો છે જ્યારે આ વિડિઓમાંથી પસાર થશે જુઓ કે દરેકને જો કોઈ પ્રશ્ન હોય તો ફોરમમાં પ્રશ્ન મૂકે છે બધા પ્રશ્નોના જવાબ આપીશું આમ આગળ તે છે કે r VR t અને r શું કરો અને VL t અને VC t તો VR t એ i t Rછે આમ તે r છે તેનો અર્થ R 10 Ω આમ તે 7 1 I 2 હતું આમ તે 71 sin 40 t છે ખરેખર તે 7 પોઇન્ટ r હોવું જોઈએ કારણ કે 7 07 એ 71 ની નજીક છે આમ હવે કોઈ મૂંઝવણ ન થવી જોઈએ તે જ રીતે r VL i t j XL બરાબર હવેi t r તે i t 7 1 છે આશરે મૂલ્ય લીધું છે પછી sin 40 t 45 o હવે શું કરી રહ્યા છે જો ફક્ત અને ગુણાકાર જે j XL XL 1l ω મારો પ્રશ્ન ગણતરી એ j નો અર્થ ખૂણો 90 o છે તે ખૂણો 90 o છે આમ તે 90 o અને 45 o સાથેનો ખૂણો છે જો ઉમેરવામાં આવે તો તે 56 8 ખરેખર 40 t 135 o છે આમ તે જ રીતે મેં બતાવ્યું છે કે શું rms મુલ્ય ફેઝર લેવું અને જો ફક્ત આને ગુણાકાર કરીએ આમ આ j નો અર્થ છે તે ખૂણો 90 o 90 o છે આમ જ તે sin 40 t R135 o છે એ જ રીતે VC t i t j X C આમ j x j જેનો અર્થ તે ખૂણો - 90o છે તેનો અર્થ એ કે જ્યારે ગુણાકાર i t તો અહીં તે 45 o છે 45 90 તે છે 45 o બરાબર તે મારું VC t છે આમ આ બધી વસ્તુઓ આ છે r ફક્ત મને તે સમજાવા દો આ r છે આ વોલ્ટેજ પર ત્વરિત પોલારીટી છે આમ આ બધી બાબતો અહીં બતાવવામાં આવી છે કે તે 10 Ω તે j 8 Ω છે અને તે r r j X E આમ j 8 Ω છે અને તે 50 વોલ્ટ છે તે 40 વોલ્ટ છે અને તે જેને 90 વોલ્ટ કહે છે Ω આ બધા ખરેખર r RMS મૂલ્ય છે કારણ કે V આપેલ 100 r 100 sin 40 t આ બરાબર આપવામાં આવે છે આમ 100 √ 2 70 7 r આશરે તે 71 વોલ્ટ છે તે 70 છે આ RMS મૂલ્ય r છે જો જ્યારે v અથવા t ની ગણતરી કરવામાં આવે છે ત્યારે આ મહતમ મૂલ્ય v m r 71 લગભગ 70 7 છે આમ જો RMS મૂલ્ય 70 7 √ 2 લો તો તે 50 વોલ્ટ કરશે તે જ હશે આમ જ આ એક 50 વોલ્ટ છે તે જ રીતે VL t માટે આ 56 છે મને તે સ્પષ્ટ કરવા દો જેથી VL t 56 8 આ મહત્તમ મૂલ્ય છે આમ 568√ 2 જે r 40 વોલ્ટ બનશે આમ જ આ 40 વોલ્ટનું આ RMS મૂલ્ય છે તે જ રીતે આ કેપેસિટર માટે તે આ VC માં એક વોલ્ટેજ છે તે મહતમ મૂલ્ય 127 8 વિભાજિત √ 2 છે તે ખરેખર 90 વોલ્ટ છે અને આ VI એ કહ્યું છે આનું અર્થ 71 એટલે 70 7 વોલ્ટ છે અને આ કરંટ છે મેં કહ્યું I rms ની કરંટ કિંમત 5 એમ્પીયર છે કારણ કે તે 7 1 છે આમ તે ખરેખર 7 1 નો અર્થ છે તે આશરે મૂલ્ય 7 બિંદુ છે તે મહત્તમ મૂલ્ય છે જો વિભાજન √ 2 તે 5 એમ્પીયર છે આમ આ શા માટે આ 5 એમ્પીયર છે આ આકૃતિ આ RMS મૂલ્ય પર સંપૂર્ણપણે આધારિત છે તો ચાલો હું તેને સમજાવું જેથી આ બધી વસ્તુઓ rms મુલ્ય છે આ બધા rms મુલ્ય છે અને આ તે છે જેને સર્કિટ કહે છે આ ઉદાહરણ હોઈ શકે છે જે મેં લીધું છે તે જ સમયે હું મહતમ મુલ્ય અને RMS મુલ્યનું RMS મુલ્ય મહતમ મુલ્ય બતાવી શકું છું કે જેથી અમારી સમજ ખૂબ સ્પષ્ટ હશે આમ હવે પ્રશ્ન ફેઝર ની દ્રષ્ટિએ છે હવે મેં કહ્યું હતું કે મેં પહેલેથી જ ફેઝર ની દ્રષ્ટિએ કહ્યું છે તે ફક્ત Z બાર હશે આમ તે 100 √ ખૂણો 0 o છે કારણ કે તે 100 sin 40 t વોલ્ટેજ છે તો તે sin ω t 0 o છે આમ તે 0 અને વિભાજિત આ Z છે આમ આ કરંટ 5 ખૂણો 45 5 ખૂણો 45 o છે અને આ VR R I આ 50 છે ખૂણો 45 o છે આ બધી 50 વોલ્ટ 40 વોલ્ટ છે આ વસ્તુ હવે તે R I છે આમ તે ખૂણો 45 o છે હવે VL એ j XL છે તો rr j L XL I I 5 45 o ખૂણો 45 o અને જે XL નો અર્થ એ છે કે તે ખૂણો 90 o આમ 90 45 આમ 135 o છે અને ગુણાકાર XL XL ની ગણતરી અહીં કરવામાં આવે છે તે r તે છે જેને r j XL I કહે છે આમ જે પણ કિંમત આવે છે તે r 8 Ω આપવામાં આવે છે આમ તે 40 વોલ્ટ બરાબર છે આ જ રીતે બધા વોલ્ટ યોગ્ય 40 વોલ્ટ સમાન છે VC j X I કારણ કે j ખૂણો 90 o આમ 90 o અને તે 45 o છે તો તે છે 45 o વોલ્ટ બરાબર છે આમ આ છે તે r VR છે આ r VL છે અને આ r VC છે આમ આ પહેલેથી જ છે આ બધું મેં સમજાવી દીધું છે કે કેવી રીતે લેવું જોઈએ આમ આમ જ આ ઉદાહરણ લેવામાં આવે છે કે મહત્તમ મૂલ્ય અને RMS મૂલ્યની બધી વિભાવના સ્પષ્ટ કરી છે આગળ હવે પ્રશ્ન એ નોંધ છે કે ફેઝર જથ્થામાં બધા rms મૂલ્ય યોગ્ય છે આમ જ્યારે સમય કાર્ય અથવા તત્કાળ મૂલ્યો તરીકે સમજાવ્યા મુજબ તે મહત્તમ મૂલ્ય છે જ્યારે સમય વિધેયમાં મૂકતા હો ત્યારે તે મહત્તમ મૂલ્યો હોવું જોઈએ અને ફેઝર ફોર્મ અથવા જથ્થામાં મુકીશું આ rms મૂલ્ય હશે તે જ તે છે આ નોંધ અહીં લખેલી છે આ નોંધ છે હવે સર્કિટમાં પાવર લોસ સરળ રીતે I 2 R છે આમ મૂળભૂત રીતે તે 250 વોટ હશે r I 2 લોસ છે તે જ રીતે તે તે કરી શકે છે કે પાવર ફેક્ટર છે બીજી વસ્તુ છે તેને r બનાવી શકે છે ફક્ત તેની ગણતરી કરો તે V I cos θ આપશે આમ જો મારો અર્થ એ થાય કે તે અવરોધમાં વિખેરાય છે આ પાવર લોસ છે I 2 R I એ 5 એમ્પીયર એક RMS મૂલ્ય છે 10R એ 10 250 વોટનો સંબંધ VI cos θ અને cos θ પાવર ફેક્ટર છે પછીથી જોઈશું તે પાવર ફેક્ટર તરફ દોરી રહ્યું છે જેથી તે 0 707 છે આમ જો VI cos θ ની ગણતરી કરવામાં આવે તો 250 વોટ્ટ મૂલ્ય મળશે આમ તેનો અર્થ એ કે આ ફેઝર આકૃતિ છે આ r સંદર્ભ છે કે જે સપ્લાય વોલ્ટેજ છે તે 70 આમ અંદાજે તે 70 છે આ સપ્લાય વોલ્ટેજ છે જો VR VR છે ખરેખર તે VR આપવામાં આવ્યું હતું તેને 50 ખૂણો 45 o આપવામાં આવ્યા હતા જે આના સંદર્ભમાં છે આમ આ મારું VR છે તેવી જ રીતે હું પણ આ એક 5 ખૂણો 45 o અને VR R પાસે કોઈ ખૂણો નથી તે ફક્ત ગુણાકાર દસ છે આમ તે જ રેખાની સાથે આ હું પણ આલેખ છે અને આ VR છે કારણ કે r VR 50 ખૂણો 45 o અને I r 5 ખૂણો 45 o છે આમ આ આ બાબત છે જે સપ્લાય વોલ્ટેજ છે જે r 7 07 છે જે આશરે 71 વોલ્ટ છે તે r VL VL r 40 ખૂણો 35 o છે જેણે જોયું છે આમ આ ખૂણો છે આ કુલ ખૂણો 135 o છે આદર સાથે સ્પષ્ટ v સપ્લાય છે આમ જ VC g અથવા VL આ r VL છે એ જ રીતે VC ખરેખર 90 ખૂણો 45 o છે બરાબર જોયું છે જો આ આવે છે કે જેણે બરાબર જોયું છે આ બધા VR VC VL બધા ત્યાં છે આમ આ કિસ્સામાં VCછે આ ખૂણો આ ખૂણો 45 o બરાબર છે આમ જો જુઓ કે તે કરંટ હું ખરેખર વોલ્ટેજ 45 o છે તેનો અર્થ એ કે પાવર ફેક્ટર અહીં લીડીગ કરંટ છે લીડીગ કરંટ છે કારણ કે ખૂણો સકારાત્મક છે આમ કરંટ લીડીગ છે અને આ 45 o છે અને આ VL છે અને આ VL અને VC વચ્ચેનો VC ખૂણો છે જેનો વિપરીત જાણે છે આમ તે તૈયાર છે જે 180 o છે આમ પરિણામે ખરેખર જે કર્યું તે કરંટ લીડીગ છે આમ VC VL એ r હશે જે હાલના કિસ્સામાં લીડીગ છે આમ VC એ VL કરતા વધારે હશે કે VC 90 વોલ્ટ છે અને VC 40 વોલ્ટ છે આમ VC એ VL કરતા વધારે છે આમ જ કરંટ લીડીગ છે તે જ દરેક અને દરેક વસ્તુને સમજવી પડશે આમ જ આ કરંટ 45 o છે તો જાણો જાણો કોને આ કરંટ કહે છે તે 5 ખૂણો છે તે જાણો કે કરંટ 5 ખૂણો 45 o છે અને વોલ્ટેજ કહો 70 7 જે r ખૂણો 0 o છે આમ સરળતાથી કરી શકાય છે તે સરળતાથી શોધી શકે છે કે r શું હશે આમ આમ જ તે શા માટે છે જેને VI કહે છે કે તે cos θ છે આમ V r 71 બરાબર આ RMS મૂલ્ય છે I 5 અને cos θ cos 45 o જે 1 √ 2 છે જો આ 71 આશરે 50 છે તે r 250 વોટ છે આ પાવર VI cos θ છે અગાઉ મેં બતાવ્યું આ I 2 R પણ 250 વોટ છે આમ તે સમાન હોવું જોઈએ જેથી આ આ તેનો અર્થ એ કે બધી ગણતરીઓ સાચી છે જો કંઈક ખોટું થાય તો તે મેચ ન થાય તો ક્યાંક r ગણતરી કરી છે આમ ગણતરી વિશે ખૂબ કાળજી લેવી પડશે કારણ કે દરેક પગલામાં જટિલ સંખ્યા શામેલ છે તો આ કેવી રીતે આ છે કે તે r ફેઝર ડાયાગ્રામ છે આમ તે બધું સમજી શક્યું છે કે ફેઝર આકૃતિ કેવી રીતે દોરે છે અને મેં તે r ખૂણો કહ્યું અને જો જો તે બનાવે તો તે 1 ભાગમાં છે આ 1 ભાગ છે આ બીજું ભાગ છે આ r ત્રીજો છે અને આ ચોથો છે આમ વોલ્ટેજ બીજા ભાગમાં છે અને આ વોલ્ટેજ VC તે r માં છે જે 1 ભાગમાં છે અને આ પ્રથમ છે આમ તે કોઈ પણ મૂલ્ય હોઈ શકે છે કારણ કે ફેઝર એક રોટેટીંગ વેક્ટર છે જયાં jth ઈમ્પીડન્સ એ ફેઝર જથ્થો નથી તે જટિલ જથ્થો છે આમ આમ મેં કહ્યું છે આ એક ઉદાહરણ દરેક અને દરેક વસ્તુને બરાબર સમજવામાં મદદ કરશે આમ આ અહી બધું લખવાનું છે આમ આ હવે વોલ્ટ એમ્પીયર એક્ટીવ અને રીએક્ટીવ પાવર છે આમ વોલ્ટ એમ્પીયર એટલે VA એક્ટીવ અને રીએક્ટીવ પાવર આમ હવે આ આ વસ્તુ છે હવે કરંટ અને લાગુ વોલ્ટેજ ના rms મૂલ્યોના ઉત્પાદનને એપારન્ત પાવર કહેવામાં આવે છે તેનો અર્થ એ કે r V I એપારન્ત પાવર કહેવામાં આવે છે આ વોલ્ટેજ છે આ કરંટ છે તો વોલ્ટ છે I એમ્પીયર છે આમ તેને વોલ્ટ એમ્પીયર બરાબર કહો અથવા વોલ્ટ એમ્પીયર કહો અથવા ટૂંકા માં VA મોટું એકમ કિલો વોલ્ટ એમ્પીયર kVA અથવા મેગા વોલ્ટ એમ્પીયર હશે અને જેને આ એપારન્ત પાવર પણ કહેવામાં આવે છે આમ એપારન્ત પાવર V I આમ કોઈ cos θ તેમાં શામેલ નથી તે V I છે આમ હવે એક્ટીવ પાવરએ હવે જોયું છે કે VI cos θ વોટ છે આમ એક્ટીવ પાવર કે જે r VI cos θ છે આ VI cos θ છે θ તેનો અર્થ cos θ pVI છે આમ તે છે એનો અર્થ એ કે P એ એક્ટીવ પાવર ભાગ્યા વોલ્ટ એમ્પીયર આ છે જેને cos θ કહે છે અને રિએક્ટિવ પાવર Q VI sin θ જેને વોલ્ટ એમ્પીયર કહે છે VAR VA R V વોલ્ટ માટે એક નાનો r એ ખરેખર r એમ્પીયર પરંતુ VAR ફક્ત બંનેને જરા જુદા પાડવા માટે છે આમ Q VI sin θ VAr ને રીએક્ટીવ પાવર કહે છે આમ મને તે સમજાવા દો આમ હવે રીએક્ટીવ પાવર પછી sin θ પછી r Q VI આમ રીએક્ટીવ વોલ્ટ એમ્પીયર વોલ્ટ એમ્પીયર જે Q VI યોગ્ય છે આમ આમ જો આ કરંટ છે જો r કરંટ છે જો આ કરંટ છે જો હું માનું છું કે આ કરંટ લીડીગ છે આ ખૂણો θ યોગ્ય છે તો પછી આ x અક્ષ પરનો પ્રક્ષેપણ તે I cos θ અથવા I sin θ અને આ r વોલ્ટેજ V છે આમ I cos θ કરંટ નો એક્ટીવ અથવા પાવર ઘટક છે કારણ કે પાવર VI cos θ જાણે છે આમ આ I cos θ ખરેખર આમ જ કરંટ ને એક્ટીવ અથવા પાવર ઘટક તરીકે કહો તેવી જ રીતે આ રીએક્ટીવ પાવર VI sin θઆમ આ ખરેખર રીએક્ટીવ અથવા r રીએક્ટીવ પાવર છે આમ જો VI sin θ છે આ કરંટ નો રીએક્ટીવ અથવા વોટલેસ wattless ઘટક છે આમ આ એક આનો અર્થ એ કે આ ત્રિકોણ ત્યાં છે તે I cos θ છે I sin θ આ બધી વસ્તુઓ માટે આ બધાના ગુણાકાર V આમ આ VI હશે આ VI cos θ હશે આ VI sin θ હશે જો ગુણાકાર V તો જુઓ આ ડાયાગ્રામ આ જેવું છે આગળ r છે જો ગુણાકાર V તે VI હશે તો તે VI cos θ હશે તે VI sin θ હશે એનો અર્થ એ કે રિએક્ટિવ વોલ્ટ એમ્પીયર આ r રિએક્ટિવ વોલ્ટ એમ્પીયર રિએક્ટીવ પાવર છે આ રીયલ છે આ રીયલ પાવર અથવા પાવર છે આમ વોલ્ટ એમ્પીયર VI વોલ્ટ રીયલ પાવર રિએક્ટિવ પાવર તો આનો અર્થ એ છે કે જો r રીયલ પાવર છે P માની લો કે જો P એ લીધો હોય તો તે Q છે તો આ એક P 2 Q2 બરાબર હશે આમ આ r વોલ્ટ એમ્પીયર VI છે આમ ચાલો હું તેને સમજાવું આમ હવેથી જટિલ સંકેતોનો ઉપયોગ કરીને પાવરની ગણતરી કરવી આમ દરેક જગ્યાએ હવે એરો અને એરોનો ઉપયોગ કરવામાં આવે છે આશા છે તે બધું જ સમજી શકાય તેવું છે આમ ફેઝર અને અન્ય વસ્તુની મુલ્ય બધું જે હું કહીશ તેથી ધ્યાનમાં લઈશું નહીં એરો અને અન્ય વસ્તુ નહીં મૂકશે પરંતુ સમજી શકાય તેવું છે આમ જટિલ સંકેતોનો ઉપયોગ કરીને પાવરની ગણતરી કરીશું આમ જો જુઓ આ ફેઝર આકૃતિ કહો કે આ મારું આ V છે અને આ તે છે મારી આ સંદર્ભ રેખા આ મારી સંદર્ભ રેખા છે અને આ ખૂણો છે α કહો આમ આ બાજુ r જેને આ કહે છે તે આ r આડી પ્રક્ષેપણ V VCos α બરાબર છે અને આ ઉભી પ્રક્ષેપણ આ એકV ' V sin α તેવી જ રીતે આ કરંટ છે આ કરંટ આડી પ્રક્ષેપણ r શું કહે છે i તે છે ફક્ત પકડી રાખો આમ તે તે છે જેને આ કહે છે I આ આડી પ્રક્ષેપણ I r I cos β અને ઉભી એકI ' I sin β છે અને વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો આ વોલ્ટેજ અને કરંટ α β વચ્ચેનો ખૂણો છે આમ તેનો અર્થ એ કે આ ખરેખર વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો છે જેને પાવર ફેક્ટર ખૂણો કહેવામાં આવે છે તેનો અર્થ એ કે આ પ્રકારની વસ્તુ માટે પાવર ફેક્ટર cos α β સાચું હશે આમ કારણ કે જ્યારે r કરે છે ત્યારે જ્યારે પણ પાવર ફેક્ટર ખૂણો કહે છે તે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો છે આમ આમ જ તે α β તફાવત છે આમ પાવર ફેક્ટર ખૂણો cos α β છે મને તે સમજાવા દો હવે આ વોલ્ટેજ આ વોલ્ટેજ લખી શકાય છે થોડુંક ઉપર ખસેડવું આમ આ વોલ્ટેજ r હું તેને પછીથી લખી રહ્યો છું હું આ વોલ્ટેજ બતાવીશ તે V ખૂણો છે તેનો અર્થ છે VCos α j V sin α બરાબર તો V એ RMS મૂલ્ય છે જે બધું RMS છે હવે તેનો અર્થ એ કે VCos α j V sin α બરાબર આ V છે તે જ રીતે મને કરંટ માટે પણ તે જ સ્પષ્ટ કરવા દો તે ખૂણો β છે તે I cos β j sin β છે r I cos β j I sin β ત્યાં I ખૂણો β છે તો પછી તેનો અર્થ એ છે કે મને તે સ્પષ્ટ કરવા દો જેનો અર્થ છે આ બધી બાબતો V V V મૂડી V cos α V ' V sin α I I cos β I ' I sin β છે આમ આ તમામ અભિવ્યક્તિ મેં અહીં જે પણ લખી છે તે VCos α નાના V અને js r sin α મૂકો r V sin α ગુણાકાર અને V sin α v ' એ જ રીતે કરંટ મેં કહ્યું કે તે I cos β j I sin β આમ I cos β તે ફેઝર આકૃતિમાંથી અને j i ' j i ' વાંચીશ જ્યારે આ વિડિઓ વ્યાખ્યાન વાંચશે ત્યારે ફેઝર આકૃતિને નોટ બુક પર પ્રથમ દોરો પછી જુઓ કે તે એક ખૂબ જ સરળ છે અને વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ તફાવત α β અહીં પાવર ફેક્ટરr cos α β સાચું કહ્યું હવે આમ પાવર ફેક્ટર cos α β આમ એક્ટીવ પાવર VI cos α β બરાબર આમ તેનો અર્થ એ કે તે એક્ટીવ પાવર છે P VI cos a V આમ કારણ કે os α cos β sin α sin β બરાબર છે આમ Vcos α આ એક જો ગુણાકાર VI તો VCos α નાના V મૂકું અને I cos β મૂકું છું અને કારણ કે r I I cos β મૂકું છું કારણ કે ઉભી અને આડી પ્રક્ષેપણ લીધું છે કે ફેઝર ડાયાગ્રામ બધું લખેલું છે એ જ રીતે V sin α is r V 'અને I sin β I ' તેનો અર્થ છે P V I V ' I ' અહીં આ બધી બાબતોને V V ' I I 'આપવામાં આવી છે તે એક યોગ્ય છે આમ P VI V ' I ' તો આ છે આ આપણી રીયલ પાવર જ યોગ્ય એક્ટીવ પાવર છે હવે રીએક્ટીવ પાવર Q VI sin α β હશે આમ તે VI sin a cos b cos a sin b સૂત્ર છે આમ sin α cos β cos α sin β આમ V sin α V ' અનેr I cos β I આમ તે V ' I VCos α V I sin β I ' આમ Q V ' i VI ' હમણાં કરંટ I ખૂણો β એનો અર્થ એ કે કરંટ I ખૂણો હશે β r જટિલ સંખ્યામાંથી તે જ I β I e પાવર j β તેનો અર્થ એ કે જો તે લેવાય તો તે કન્જુગેટ છે સંદર્ભ સમય 2514 તે I e પાવર j β કન્જુગેટ લઈ રહ્યા છે આમ જ આ ખૂણો કન્જુગેટ છે β આમ P jQ વોલ્ટેજ r કરંટ કન્જુગેટ હવે આ મેળવવા માટે આ કન્જુગેટ જ શા માટે આ પુસ્તક અને અન્ય વસ્તુમાં મળશે પરંતુ કન્જુગેટ કેમ લે છે ખરેખર કન્જુગેટ લો આ એક r જેને P jQ વોલ્ટેજ કરંટ કન્જુગેટ કહે છે અથવા P jQ વોલ્ટેજ કન્જુગેટ ની વિરુદ્ધ r ફક્ત કરંટ છે કોઈપણ રીતે યોગ્ય રીતે ક્યાં તો P jQ વોલ્ટેજ કરંટ કjન્જુગેટ અથવા P jQ વોલ્ટેજ કન્જુગેટ કરંટ નો ઉપયોગ કરી શકે છે તે જ પરિણામ મળશે હવે સવાલ એ છે કે કન્જુગેટ ખરેખર વોલ્ટેજ અને કરંટ વચ્ચેના પાવર ફેક્ટર ખૂણોને કેમ લેવાનું છે આમ જ ઉદાહરણ તરીકે કન્જુગેટ લો ઉદાહરણ તરીકે આગળ વધતા પહેલાં ઉદાહરણ તરીકે ધારો કે કહેવામાં આવ્યું છે કે વોલ્ટેજ 10 વોલ્ટ છે rms કહે છે કે તે 30 o બરાબર છે અને મને કહેવામાં આવ્યું છે I આપેલ આ વોલ્ટ છે અને મને 5 ખૂણો 15 o એમ્પીયર બરાબર હવે પ્રશ્ન છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો શું છે આમ માની લો કે જો હું સંદર્ભ લીટી લઉ તો આ મારી સંદર્ભ રેખા છે આમ V 10 ખૂણો 30 o આમ આ સંદર્ભમાં તે આ બાજુ હશે આ મારું 10 વોલ્ટ છે અને આ મારો 30 o છે અને સંદર્ભમાં તે છે 15 oકરંટ આમ તે નકારાત્મક બાજુ પર રહેશે આ મારું કરંટ I 5 એમ્પીયર છે અને આ મારું વોલ્ટેજ છે અને આ ખૂણો 15 o છે પછી પ્રશ્ન એ છે કે આ કરંટ અને વોલ્ટેજ છે આમ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો શું છે તે ખરેખર 30 15 છે જે r 45 o બરાબર છે આમ તો પછી કન્જુગેટ ને યોગ્ય રીતે નહીં લે તો કરંટ કેવી રીતે મળશે આમ સામાન્ય રીતે જો ધારો કે આ પ્રમાણે P jQ વોલ્ટેજ કરંટ કન્જુગેટ લીધું છે આમ જો તે I 5 ખૂણો 15 o છે તો Iકન્જુગેટ 5 ખૂણો 15 o હશે તે તે છે કારણ કે તે છે 15 o તે કન્જુગેટ 15 o છે આમ વોલ્ટેજ 10 30 o છે આમ તે 10 ખૂણો 30 o 5ખૂણો r 15 o છે કારણ કે કરંટ કન્જુગેટ જેથી તે ખરેખર 50 ખૂણો 45 o છે તેનો અર્થ એ કે આ એક હશે r 50 50 cos 45 આમ 50√ 2 j r 50√ 2 કારણ કે sin 45 પણ 1 √ 2 છે આનો અર્થ એ કે મારા P આ કિસ્સામાં બનશે આ ઉદાહરણ માટે હું જે પણ લઈશ તે 50 √ 2 વોટ હશે અને Q 50 √ 2 હશે કારણ કે P jQ 50 √ 2 j 50 √ 2 આમ હવે રીયલ અને કાલ્પનિક ભાગ અલગ જટિલ સંખ્યામાં અભ્યાસ કર્યો છે આમ આમ જ આ કન્જુગેટ યોગ્ય હોવું આવશ્યક છે અન્યથા વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો પકડી શકતા નથી જો તેમાં45 o મળી રહ્યાં છે પરંતુ ગાણિતિક રૂપે તેને કેવી રીતે મળે છે અને કન્જુગેટ ન લે ત્યાં સુધી મને તે સમજાવા દો આમ જ r કન્જુગેટ ને પાવર ફેક્ટર ખૂણો મેળવવા માટે યોગ્ય માને છે આમ જ P jQ વોલ્ટેજ કરંટ કન્જુગેટ છે હું આશા રાખું છું કે હમણાં સમજી શકશો આમ આ r P jQ છે હવે તેનો અર્થ એ કે ગણતરી કરો P આપણે r જેને કહો P jQ હવે વોલ્ટેજ આ છે આડો ઘટક ઉભી ઘટક V jV ' i j I ' તે ફેઝર આકૃતિ જુઓ કારણ કે 2 ઘટક એક રીયલ ઘટક છે એક રીયલ ઘટક છે અને બીજું તે છે જેને આ વસ્તુને જટિલ r કહે છે જો કે તે પરંતુ આડી અને એક ઉભી છે આમ આ VC ને V jV ' લખી શકાય છે એ જ રીતે i jI ' તરીકે લખી શકાય છે અને તે કન્જુગેટ છે તેનો અર્થ છે V jV ' i jI ' બરોબર જો ગુણાકાર કરો અને સરળ બનાવશો તો P jQ આ એક અને r શું કહે છે અને આ કાલ્પનિક ભાગ આ એક જટિલ ભાગ છે તે આ છે તેનો અર્થ r તેનો અર્થ એ છે કે જો રીયલ અને કાલ્પનિક ભાગ અલગ હોય આમ VI VI V ' I ' અને Q બનશે V ' I VI ' બરાબર આમ અહીં સંબંધનો ઉપયોગ કરીને V 'I VI' પર મળી અને P ને VI V 'I મળ્યો આમ એ જ રીતે જો આ કન્જુગેટ કરવું તો તે જ પરિણામ યોગ્ય મળશે આમ પાવર ફેક્ટર ખૂણો મેળવવા માટે કન્જુગેટ કરવું જરૂરી છે હું આશા રાખું છું કે આ એક ફેઝની સર્કિટ સુધી છે હું આશા રાખું છું કે આ દેખાવને ખરેખર સમજાયું હશે કે ખરેખર તે AC સર્કિટ છે તે કોલ r છે જેમાં તેમાં જટિલ સંખ્યા શામેલ છે આમ ફક્ત થોડાં 3 4 વધુ ઉદાહરણો હું બતાવી શકું છું કારણ કે તે છે પરંતુ કોઈ પણ પુસ્તક લો તેવું કોઈ સારું પુસ્તક છે જે હું સૂચવું છું અને કેટલીક સમસ્યાઓ હલ કરું છું કારણ કે જટિલ સંખ્યામાં r શામેલ છે ગણતરી સમય ઘણો જરૂર છે આમ કોઈપણ રીતે આમ આ વસ્તુ r અને r છે જેને કરો કારણ કે તે મૂળભૂત અભ્યાસક્રમ છે આમ જો કોઈ શંકા હોય તો તે પ્રશ્નને ફોર્મમાં મૂકે છે હવે આ બધા પ્રશ્નના જવાબ આપવાનો પ્રયાસ કરો હવે પછી એક સરળ બાબત છે ધારો કે તે આપવામાં આવ્યું છે કે V r જેનેકહે છે 100 j 2 વોલ્ટ અને કરંટ 10 j 5 એમ્પીયર બધું જ rms માં લેવામાં આવે છે આમ VI P jQ ફક્ત r સમજણ માટે VI કન્જુગેટ કર્યું છે આમ તે 100 j 2 છે અને I 10 j 5 અને તે 10 j 5 હશે કન્જુગેટ આમ જો ગુણાકાર થશે તો તે 2000 j 15 100 બનશે આમ તેનો અર્થ એ કે રીયલ અને કાલ્પનિક ભાગને અલગ કરો આમ P 2000 વોટ જે 2 કિલો વોટ ભાગ્યા 1000 છે અને મને થોડો આગળ વધવા દો Q 1500 var 1 5 કિલો var ભાગ્યા 1000 અલગ રીયલ અને કાલ્પનિક ભાગ છે હવે માની લો કે સિંગલ ફેઝ સર્કિટ વિશ્લેષણ તો આની જેમ સર્કિટ ધરાવે છે જેમ કે આ કહે છે કે તે આ ઇન્ડકટીવ સર્કિટ છે આ ભાગ ઇન્ડકટીવ R1 jX1 છે આ કેપેસિટીવR2 jX2 અને બીજી વસ્તુ તે R3 છે આ તરફનો વોલ્ટેજ તે V1 છે તે V2 છે તે V3 છે અને કુલ VR સપ્લાય વોલ્ટેજ V છે અને આમાંથી વહેતું કરંટ છે હું આ જ છું બધું RMS છે આ હવે RMS છે જ્યાં સુધી અને જ્યાં સુધી તે sin ω t ત્યાં સુધી બધું જ RMS બરાબર છે તો આ કારણ કે આ ઇન્ડકટીવ ભાગ છે આ કેપેસિટીવ ભાગ છે અને આ બરાબર છે અને આ છે ફક્ત મને થોડુંક ઉપર ખસેડવા દો આમ આ સર્કિટ દોરીશું પછી જુઓ કે શું થયું છે આમ Z1એ R1 jX1 લઈ રહ્યા છે Z2 એ R2 jX2 લઈ રહ્યાં છે અને Z 3 R3 તો આ Z1 છે આ Z2 છે આ r Z 3 આ છે આ r Z 1 છે આ r Z 2 છે અને આ કહે છે Z 3 બરાબર તે r છે પરંતુ લખશે પરંતુ દરેક જગ્યાએ લગાશે નહીં હવે ફક્ત Z મૂકીશું અને I અને v સમજી શકીએ છીએ આ બધા ફેઝર છે જેને i અને V કહે છે તે ફેઝર જથ્થો છે અને આ જટિલ પ્રમાણમાં યોગ્ય છે આમ આમ વોલ્ટેજ I1 R1 Z1 V2 r I 2 r I Z2 અને V3 I Z 3 આમ અહીં V2 I Z2 અને V3 I Z 3 આમ V હું ફરીથી અને ફરીથી ફેઝર જથ્થો સમજી શકતો નથી તે DC બીજગણિત જેવું નથી આમ તે એક ફેઝર સરવાળો છે જેમ કે વેક્ટર સરવાળો કરવાનો હોય જેથી V1 V2 V3 I Z1 Z2 Z 3 આ તમામ કિંમતોને અવેજી કરો V1 V2 V3 Z1 R1 jX1 Z2 r R2 jX2 અને Z 3 R3 I R1 R2 R3 j X1 X2 અથવા સામાન્ય V I Z I R jX મળશે આમ R સર્કિટ r જેવું જ r શ્રેણી અવરોધ ઉમેરવાનું R1 R2 R3 હશે અને X1 X2હશે કારણ કે એક ઇન્ડકટીવ છે બીજું કેપેસિટીવ છે આમ X1 X2 અને V I Z કે I R jX અને R અને X અહીંથી વ્યાખ્યાયિત થયેલ છે આમ Z હવે જાણે છે √ ઉપર r R2 X2 કારણ કે તે r R jX છે આમ તે મુલ્ય છે R2 X2 અને ખૂણો θ આમ θ r tan inverse XR આમ તે X X1 X2 છે Tan inverse X1 X2R1 R2 R3 આમ I V ખૂણો 0 √ R2 X2 ખૂણો θ આમ આ સમકક્ષ કુલ ઈમ્પીડન્સ V ખૂણો 0 θ ભાગ્યા R2 X2 છે આમ તે R2 X2 ખૂણો θ છે આ I અને પાવર ફેક્ટર cos θ છે જમણા વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો 0 છે કારણ કે વોલ્ટેજ ખૂણો 0 છે અને કરંટ ખૂણો θ છે એનો અર્થ એ કે કરંટ સમાન છે જો તે θ સકારાત્મક હોય તો કરંટ લેગીગ છે જો લેગીગ છે તો કરંટ યોગ્ય છે આમ tan θ XR આ sin θX cos θR 1√ over R2 X2 લખી શકે છે કારણ કે તે sin θ cos θ X R છે આમ sin θX cos θR 1√ over R2 X2 આમ આ r cos θ R√ over X2 X2 છે આમ આ સાથે એક નાનું ઉદાહરણ લઈશું ધારો કે તે 4 j 3 છે અને આ 6 j 8 અને 2 V1 V2 V3 છે અને વોલ્ટેજ 100 વોલ્ટને આપવામાં આવ્યું છે અને આ V1 V2 V3 છે આમ I VZ આમ V જો તે V છે તો 100 વોલ્ટ આપવામાં આવે છે તેનો અર્થ થાય છે V 100 વોલ્ટ ઉપાય હંમેશાં આ લેશે કે તે એક સંદર્ભમાં ધારે તે 100 ખૂણો 0 o છે આમ તે RMS મૂલ્ય છે બધા RMS મૂલ્ય છે આમ 100 ખૂણો અને આ કરંટ ચાલુ છે આમ 100 ખૂણો 0 o આમ તેને સમજાવા દો જેથી આ એક r I V Z100 ખૂણો 0 Z1 Z2 Z 3 ફક્ત ઉકેલો તે 7 6 oએમ્પીયર મળશે ફક્ત તેને સમાન રીતે હલ કરો કે વી 1 I Z1 થશે આમ તે હું જાણું છું કે I ગુણાકાર Z14 j 3 ને 38 47 ખૂણો 59 5 o મળશે એ જ રીતે V2 I 2 Z2 છે 6 j 2 ગુણાકાર અને સરળ બનાવશે 76 92 ખૂણો મળશે 30 તેવી જ રીતે V3 r I r Z 3 એ ફક્ત r છે આમ જો ગુણાકાર થશે તો આ r r હશે જેને r 2 Ω કહે છે આમ તે ચકાસણી માટે 15 38 ખૂણો 22 6 o વોલ્ટ યોગ્ય રહેશે જો તપાસ કરવામાં આવે તો V1 V2 V3 ઉમેરવું તે 100 j વોલ્ટ બનશે મારો મતલબ કે જો સર્કિટ જુઓ જો સર્કિટ પોલેરિટી કોઈપણ રીતે આ 1 હશે પોલારીટીને ઘણાં સ્થળોએ ઇરાદાપૂર્વક ચિહ્નિત કરો મેં ફક્ત અહીં એક ચિહ્નિત નથી કર્યો તે બતાવવા માટે કે શું કહે છે આ વ્યાખ્યાન વર્ગમાં છે આમ તે આ ની જેમ આગળ વધી રહ્યું છે આમ બધે જ જો આની જેમ આગળ વધી શકે અને પોલારીટીને ચિહ્નિત કરો તો આ r છે ધારો કે આ એક ભાગ છે આ r ક્ષમતા ભાગ છે અને આ આ એક છે આમ તેને બનાવી શકો છો અને જો તેને બનાવી અને r KVL લાગુ કરો આમ તેV1 V2 V3 V હશે પરંતુ યાદ રાખો કે આ ફેઝર સરવાળો છે કોઈ પણ પરિમાણમાં વધારો કરતો નથી તે યોગ્ય છે આમ આ બધા ખૂણા પાસે વોલ્ટેજ કરવું પડશે અને ખૂણોને યોગ્ય ધ્યાનમાં લેવો પડશે આમ આનો અર્થ એ છે કે જો તે તપાસો કે આ એક r 100 વોલ્ટ યોગ્ય મળશે આમ જેમ કે એરો અને એરો મૂકી રહ્યા નથી પરંતુ તે એક ફેઝર સરવાળો છે અને તેમાં P 1 I 1 2 R મળશે 237 વોટ P 2 I 2 R2 છે તે 6 R1 છે 4 આમ તે 355 વોટ અને P 3 I 2 R3 તે 118 વોટની કુલ પાવર છે જો P 1 P 2 P 3 ઉમેરશો તો તે 710 વોટ બનશે અને જો V અને V 100 ખૂણો 0 નો ઉપયોગ કરશે તો I 77 69 પાવર ફેક્ટર ખૂણો 22 6 o છે તો cos 22 6 o એ 0 9232 છે તે લીડીગ છે કારણ કે ખૂણો હકારાત્મક કરંટ ખૂણો સકારાત્મક છે કારણ કે વોલ્ટેજ તે ખૂણો 0 છે આમ P VI cos θ જો 710 વોટ જેટલું જ મળશે તો અહીં પણ 710 વોટનું સમાન પરિણામ મળશે કોઈપણ રીતે તે બરાબર કરી શકે છે અને આ R1 R2 R3 સર્કિટમાંથી આ છે આ r છે આ r 1 છે 4 Ω r 2 એ 6 Ω r 3 2 Ω બરાબર છે આમ આ પાવરની ગણતરી સાથે આ પાવરની ગણતરી કરવામાં આવે છે એ જ રીતે VI cos θ નો ઉપયોગ કરીને તે મળી અને r જોબ છે કૃપા કરીને મેં જે દોર્યું નથી તે ફેઝર ડાયાગ્રામ ફેઝર આકૃતિ દોરો આમ કૃપા કરીને V I V1 V2 and V3 બધું બતાવતા ફેઝર દોરો આમ ફેઝર આકૃતિ દોરો